તેથી આજે અમે આ પ્રખ્યાત A અલ્ગોરિધમ જોવા માંગીએ છીએ અને તે હાર્ટ નેલ્સન અને રાફેલ દ્વારા તૈયાર કરવામાં આવ્યો હતો અમે શરૂઆતમાં આ પાત્રોને ખૂબ ટૂંકમાં મળ્યા છીએ નેલ્સન એ સિમોન નોએલ મિન્સ્કી અને મેકકાર્થી સાથે AI ના સ્થાપક પિતાઓમાંના એક છે વાસ્તવિકતામાં 1972 ની આસપાસ AI પર લખાયેલું પ્રથમ પાઠ્યપુસ્તક પણ નેલ્સન દ્વારા લખવામાં આવ્યું હતું તે રેન્ડમાઇઝ્ડ એલ્ગોરિધમ્સ અને AI માં આવી વસ્તુઓ અને અમે જોયેલી સર્ચ એલ્ગોરિધમ સિવાય સમસ્યાને હલ કરવાની રીતો વિશે વાત કરે છે બેસ્ટ ફર્સ્ટ સર્ચ અને હ્યુરિસ્ટિક ફંકશન અને અસરકારક બ્રાન્ચિન્ગ ફેક્ટર અને આવી બધી વસ્તુઓ તે પુસ્તકમાં લખવામાં આવી હતી નેલ્સન સ્ટેનફોર્ડમાં ભણાવતા હતા તમારામાંના કેટલાક હાર્ટવિશે જાણતા હશે કારણ કે ડુડા અને હાર્ટ પેટર્ન રિકોજિનેશન પર ખૂબ જ પ્રખ્યાત પુસ્તક લખ્યું હતું અને રાફેલ અમે મધ્યમાં ખૂબ ટૂંકમાં ઉલ્લેખ કર્યો હતો તે પ્રથમ લોકોમાંનો એક હતો જેમણે ઓટોમેટિક થિયોરેમ પર કાર્યક્રમ લખ્યો હતો ખેર આજે અમને A અલ્ગોરિધમમાં રસ છે પરંતુ હવે આપણે તેને પહેલા ફક્ત A કહીશું અને પછી આપણે જોઈશું કે આપણે તેને A કઈ સ્થિતિમાં કહી શકીએ સામાન્ય રીતે જ્યારે આપણે આમાંના કેટલાક અલ્ગોરિધમ્સ જોઈએ છીએ ત્યારે તે સૂચવે છે કે તે આવશ્યકરીતે સ્વીકાર્ય છે અને અમારો અર્થ એ છે કે તે અંતિમ શ્રેષ્ઠ ઉકેલની ખાતરી આપે છે તેથી બ્રાન્ચ એન્ડ બાઉન્ડ આવશ્યકરીતે સ્વીકાર્ય છે તેથી હું અમારા ગ્રંથપાલ પર આગળ વધું તે પહેલાં મને જાણ કરે છે કે મારું પુસ્તક જે મને ખબર નથી કે તમારામાંથી કેટલાએ જોયું છે તે હવે ડિપાર્ટમેન્ટ લાઇબ્રેરીમાં ઉપલબ્ધ છે લગભગ 5 નકલો છે અને અમે આ ક્ષણે આ પુસ્તકોના પ્રકરણ 5 માં છીએ તેથી તમારે તે જોવું જોઈએ તેથી અમે હમણાં જ ચર્ચા કરી છે તેમ તમે પ્રારંભિક નોડ પર છો અને તમે કોઈ ગોલ નોડ G પર જવા માંગો છો ધારો કે તે શહેરનો નકશો છે અથવા એવું કંઈક છે અને તમારી પાસે કોઈ પ્રકારનું ઓપન લિસ્ટ છે અને આ ઓપન લિસ્ટમાં નોડ્સ છે જે તમારે વિસ્તરણ માટે નોડ પસંદ કરવાની છે તે એક જૂની શૈલીનો અલ્ગોરિધમ છે જેમ કે ડેપ્થ ફર્સ્ટ સર્ચ બ્રેડથ ફર્સ્ટ સર્ચ હ્યુરિસ્ટિક બેસ્ટ ફર્સ્ટ સર્ચ વગેરે અમે આ પરિભાષાનો ઉપયોગ બ્રાન્ચ એન્ડ બાઉન્ડ માં કર્યો નથી પરંતુ તમે તે બ્રાન્ચ એન્ડ બાઉન્ડ પણ હંમેશાં ટ્રી માં લિફ નોડ્સમાં સૌથી છેલ્લા લિફ નોડ્સ ને પસંદ કરે છે જે અમે દોરી રહ્યા હતા જે તમે ઓપન લિસ્ટ જાણો છો જે તમે જાળવી શકો છો હવે અમે જોયું કે બેસ્ટ ફર્સ્ટ સર્ચનો ઉપયોગ એ એક કાર્ય હતું જે ગોલ નોડ માટે દરેક નોડ ના અંતરનો અંદાજ લગાવતું હતું અને અમે તેને h નું કાર્ય કહીએ છીએ જે બેસ્ટ ફર્સ્ટ સર્ચ છે જે મૂળભૂત રીતે હ્યુરિસ્ટિક મૂલ્ય પર પ્રાયોરિટી ક્યુ જાળવે છે અને હંમેશાં ઝડપી ઉકેલો શોધવાની આશા માં નીચે ના નોડ જે ગોલ નોડ ની સૌથી નજીક હોય તેને પસંદ કરીએ છીએ બીજી તરફ બ્રાન્ચ એન્ડ બાઉન્ડ અત્યાર સુધી મળેલા પાર્સલ ખર્ચનો ટ્રેક રાખે છે જે કિંમત છે તેથી આ વાસ્તવિક ખર્ચ છે તે અર્થમાં આ વાસ્તવિક આંશિક ઉકેલોની કિંમત છે તેઓ જરૂરી નથી કે ડાયસ્ટ્રેટલ એલ્ગોરિધમ માટે કોઈ દલીલ કરી શકે અને સાબિત કરી શકે કે જ્યારે પણ તે નોડ પસંદ કરે છે ત્યારે તેને તેના માટે શ્રેષ્ઠ ખર્ચ મળ્યો છે પરંતુ અમે થોડા સમય પછી તે દલીલ પર પાછા આવીશું તેથી આ એક વાસ્તવિક કિંમત છે જે આપણે અત્યાર સુધી આવશ્યક રીતે આપેલ નોડ ને શોધી કાઢી છે તેથી જો તમે તેને કોઈ પ્રકારની શારીરિક સિસ્ટમ તરીકે કલ્પના કરો છો તો તમે બ્રાન્ચ એન્ડ બાઉન્ડ જેવા જોઈ શકો છો તે બેસ્ટ ફર્સ્ટ સર્ચ નો એક સરળ કિસ્સો હતો જે બ્રાન્ચ એન્ડ બાઉન્ડ હતો અને હંમેશાની જેમ સ્ત્રોતની નજીક રહેવાનો પ્રયાસ કરે છે તે હંમેશાં નોડ પસંદ કરે છે કે જેની સૌથી ઓછી જાણીતી કિંમત ધરાવે છે તેથી તે સ્ત્રોતની નજીક રહેવાનો પ્રયાસ કરે છે તેથી તે આ વસ્તુ પરના પુલ જેવું છે જે તેને પાછું ખેંચી રહ્યું છે બીજી તરફબેસ્ટ ફર્સ્ટ સર્ચ હંમેશાં ગોલ નોડની નજીક જવાનો પ્રયાસ કરે છે કારણ કે તે હ્યુરિસ્ટિક ફંક્શનનો ઉપયોગ કરી રહ્યું છે જે ગોલ નોડને આપવામાં આવેલી નોંધનો અંદાજ છે તેથી કેટલાક વિજ્ઞાનમાં જે તે દિશામાં પુલ છે તે આવશ્યકરીતે છે અમારી પાસે આ અલ્ગોરિધમ A માં બે પુલના સંયોજનનો ઉપયોગ કરવા માંગે છો અને તે ફક્ત તેટલું જ સરળ છે વિગતો ભરવાની જરૂર છે તેથી A પરિભાષામાં આ મૂલ્યને g કહેવામાં આવે છે અને તે એક માર્ગ S થી N સુધી ની વાસ્તવિક કિંમત છે તેથી આ માર્ગ માટેનો આ વાસ્તવિક ખર્ચ એ છે કે અમે બ્રાન્ચમાં જે પ્રકારનો માર્ગ દોરી રહ્યા હતા અને બાઉન્ડ હતા તે અમે બ્રાન્ચમાં જે ખર્ચનો ઉપયોગ કરી રહ્યા હતા તેને N કહીશું અને આપણે તે લેબલને g h તરીકે બોલાવીશું તે સેગમેન્ટ n થી g ની અંદાજિત કિંમત છે જેનો બેસ્ટ ફર્સ્ટ સર્ચમાં ઉપયોગ કર્યો છે કે n તમને કહે છે કે આ લક્ષ્ય થી આવશ્યક રીતે કેટલું દૂર છે તેથી આ અલ્ગોરિધમ A માં આપણે f નામની કામગીરીનો ઉપયોગ કરીએ છીએ જે મૂળભૂત રીતે g પ્લસ h નો સરવાળો છે અને આવશ્યકરીતે આપણે પ્રાયોરિટી ક્યુ ને આવશ્યકરીતે f ના આ મૂલ્ય પર ક્રમબદ્ધ રાખીએ છીએ હવે ધ્યાન આપો કે આ સર્ચ એલ્ગોરિધમમાં જે થઈ રહ્યું છે તે અમે સ્ટાર્ટ સ્ટેટ ના સોંર્સ નોડ થી શરૂઆત કરી રહ્યા છીએ અને અમે ધીમે ધીમે આ ગ્રાફને એક પ્રકારના સર્ચ ટ્રી દ્વારા સ્પષ્ટ કરી રહ્યા છીએ જે આપણે જનરેટ કરી રહ્યા છીએ અને અમે જે કંઈ સ્પષ્ટ કર્યું છે તે બે ભાગમાં વિભાજિત છે એકને કલોઝ સેટ અથવા કલોઝ લિસ્ટ કહેવામાં આવે છે જે ઇન્ટરનલ નોડ્સ છે અને બીજ લિફછે જેને આપણે ઓપન સેટ તરીકે કહીએ છીએ જેમ જેમ આપણે આ સ્પષ્ટ ગ્રાફ બનાવીએ છીએ તેમ તેમ આ g ના મૂલ્યની ગણતરી કરવામાં આવે છે કારણ કે આપણે આંશિક પાથ શોધીએ છીએ જેથી આપણે તેમના મૂલ્યોની ગણતરી કરી શકીએ છીએ અને તે જ g મૂલ્ય છે H વેલ્યુ આપણે જે કરી રહ્યા છીએ તેનાથી સ્વતંત્ર છે H વેલ્યુ એ ફક્ત આપેલ નોડની પ્રોપર્ટી છે તેથી તે કહેવા જેવું છે કે ચેન્નાઈ સેન્ટ્રલથી મૈલાપુર કેટલું દૂર છે અમે ફક્ત તે પ્રશ્ન પૂછી રહ્યા છીએ કે અમને અહીં માર્ગો નો કોઈ પ્રશ્ન નથી અથવા અમે કહ્યું છે અંતર નો ઉપયોગ કરી શકીએ છીએ અથવા મેનહટ્ટન અંતરનો ઉપયોગ કરી શકીએ છીએ હ્યુરિસ્ટિક ફંક્શનએ નોડ ની પ્રોપર્ટી છે તેથી જ્યારે પણ આપણે આ અલ્ગોરિધમ A માં નોડ જનરેટ કરીએ છીએ ત્યારે તમે સરળતાથી તેની H વેલ્યુની ગણતરી કરી શકો છો જે એક સાથે એક હ્યુરિસ્ટિક મૂલ્ય છે તો આ જ્યારે પણ આપણે અલ્ગોરિધમ A માં નોડ જનરેટ કરીએ છીએ ત્યારે તમે તેનો સરળતાથી ઉપયોગ કરી શકો છો h મૂલ્યની ગણતરી કરી શકે છે જે આ હ્યુરિસ્ટિક મૂલ્ય છે બધા માટે એક સાથે જ્યારે તે મૂલ્ય g બદલી શકે છે કારણ કે તમે ઉદાહરણમાં જોયું છે પહેલા તમે પહેલા ૧૫ ની લંબાઈની કિંમતના નોડ શોધી શકો છો અને પછી તમને તે નોડ માટે ૧૪ ની કિંમતના બીજા માર્ગો મળી શકે છે તેથી તે નોડ નો g ૧૫ થી ૧૪ માં બદલાઈ શકે છે તેથી તે એક જથ્થો છે જે બદલાતો રહે છે તેથી તે એક જાણીતા માર્ગની વાસ્તવિક જાણીતી કિંમત છે જે મારે કહેવું જોઈએ કારણ કે એક એવો માર્ગ છે જે તમે હજી સુધી શોધ્યો નથી અને જે સસ્તો હોઈ શકે છે હવે આપણે f g h શબ્દનો ઉપયોગ કરીએ છીએ અને આ શ્રેષ્ઠ ખર્ચ છે તેથી જ્યારે પણ આપણે શબ્દનો ઉપયોગ કરીએ છીએ ત્યારે તેઓ ફક્ત શ્રેષ્ઠ ખર્ચ સૂચવે છે આપણે તેમને આવશ્યકરીતે ઓળખી શકીએ છીએ અથવા ન પણ જાણી શકીએ હકીકતમાં આપણે તેમને મૂળભૂત રીતે જાણતા નથી જો આપણે કોઈ નોડથી કેટલાક મધ્યવર્તી નોડ સુધીનો માર્ગ શોધી કાઢ્યો હોય તો પણ આપણે જાણતા નથી કે વાસ્તવિક કિંમત શું છે g અને gવચ્ચે શું સંબંધ છે તે તેના કરતા ઓછું છે કે તેનાથી વધુ કેકેટલા લોકો મને છે કે તે મોટું છે ફક્ત એક તમે કહ્યું વધારે ગ્રેટર થેન ઇકવલ ટૂ શા માટે તેથી g એ એક માર્ગ છે જે તમે અત્યાર સુધી તે નોડ n ને શોધી કાઢ્યો છે તે શ્રેષ્ઠ માર્ગ ન હોઈ શકે થી તેથી તે g કરતા વધુ ખર્ચાળ હોઈ શકે છે તેથીf અથવા s શ્રેષ્ઠ માર્ગની કિંમત છે જે શરૂઆતના નોડ થી શરૂ થાય છે તે નોડ n પર જાય છે અને પછી નોડ g પર જાય છે તેથી કોઈપણ નોડ n માટે f શ્રેષ્ઠ માર્ગ ખર્ચ છે જે નોડ n માંથી આવશ્યકરીતે પસાર થાય છે અને જો તે માર્ગ શ્રેષ્ઠ માર્ગ છે તો આ બંને વચ્ચે તફાવત છે અહીં અમે કહી રહ્યા છીએ કે કોઈપણ નોડ n માટે તે નોડ n માંથી પસાર થતી શ્રેષ્ઠ કિંમત શું છે અહીં અમે S થી G સુધીના શ્રેષ્ઠ માર્ગ વિશે વાત કરી રહ્યા છીએ આપણે માની શકીએ કે જો આ S n 1 n 2 k G બરાબર હોય તો આપણે લખી શકીએ કે f f છે અને તેથી fપર કારણ કે તે એક જ માર્ગ છે જ્યારે આપણે કહીએ છીએ કે આ શ્રેષ્ઠ માર્ગ છે ત્યારે આપણે કહીએ કે તે માર્ગ પર કોઈ નોડ f કહીએ છીએ અથવા તેમની પાસે f અથવા f પર સમાન ખર્ચ છે કારણ કે તે ફક્ત એક જ માર્ગ છે જેની આપણે વાત કરી રહ્યા છીએ તેથી શ્રેષ્ઠ માર્ગ માટે આ બંને સ્ત્રોતોનો ઉપયોગ આપણે પછી થી કરીશું A સ્વીકાર્ય છે જો હવે આપણે h અને h વચ્ચેના પ્રશ્ન પર પાછા આવીએ છીએ જે નો સંબંધ શું હોવો જોઈએ તેથી હું તમને અહીં બે વિકલ્પો આપી રહ્યો છું અમારી પાસે સમાનતા નથી તેથી અમે બંને પક્ષો વચ્ચે સમાનતા નો સમાવેશ કર્યો છે જે વધુ સારી છે પ્રથમ વિકલ્પ અથવા બીજો વિકલ્પ મારું હ્યુરિસ્ટિક ફંક્શન શું કરવું જોઈએ શું એવું હોવું જોઈએ આ અંડર એસ્ટીમેટ માટે છે અને આ ઓવર એસ્ટીમેટ છે અને હું દાવો કરી રહ્યો છું અને અમે કદાચ આગામી વર્ગમાં આ દાવો વધુ ઔપચારિક રીતે બતાવીશું જો હું અહીં યોગ્ય સ્થિતિ પસંદ કરું છું તો અલ્ગોરિધમ A આપણને સ્વીકાર્ય બને છે આનો અર્થ એ છે કે તે તમને ઓપ્ટિમલ કોસ્ટ પાથ આપશે તેથી શું મારું h એક અંડર એસ્ટીમેટ ફંકશન હોવું જોઈએ જેનો અર્થ h h કરતા ઓછો થાય છે યાદ રાખો કે h એ લક્ષ્યથી n તરફ જવાનો ઓપ્ટિમલ કોસ્ટ છે અથવા તે n થી ગોલ તરફ જવા માટેનો ખર્ચ ઘટાડવો જોઈએ કે નહીં જે છે મારા અલ્ગોરિધમને સ્વીકાર્ય બનાવશે શું મારે તેના પર મત લેવો જોઈએ અથવા જાતે કોઈ જવાબ આપવો જોઈએ શું તમે આપવા માંગો છો તો ચાલો આપણે મત લઈએ કેટલા લોકોને લાગે છે કે તેણે ખર્ચનો વધુ પડતો અંદાજ લગાવવો જોઈએ ફક્ત એક બે હું નિષ્ફળતા દ્વારા નકારનો ઉપયોગ કરી શકું છું ના કેટલા લોકોને લાગે છે કે તે ખર્ચને ઓછું આંકે છે ખૂબ જ ઓછી સંખ્યા તેથી મને જવા દો કે આપણે આ તરફ પાછા આવીશું તેથી હું હું આ સમગ્ર મુદ્દાને આવશ્યકરીતે સમજાવવા માટે એક ઉદાહરણ લઉં છું અને પછી તમે જોશો અથવા તેને મને આ રીતે મૂકવા દેશો તે એક ઉપમા છે કે હું ઘણીવાર ઉપયોગ કરું છું કે તમે નવું ખરીદી રહ્યા છો જો તમે નવો મોબાઇલ ફોન ખરીદવા માંગો છો જે હવે સૌથી લોકપ્રિય વસ્તુ છે અને તમે એ મેળવવા માંગો છો તો તમે નક્કી કર્યું છે કે તમે કયો ફોન ખરીદવા માંગો છો અને ત્રણ અથવા ચાર દુકાનો છે જે તેને વેચી રહી છે તેથી તમે પહેલી દુકાને જાઓ અને મને ખબર નથી કે તમારા લોકો માટે સારી કિંમત શું છે તો અમે કહીએ છીએ કે તે રૂ 10000 છે આ ભાગીદાર કહે છે હું તમને રૂ 10000માં આ ફોન આપું છું હવે તમારી પાસે કેટલાક અંદાજ છે કે અન્ય લોકો કેટલો ચાર્જ લેશે જો તમને લાગે છે કે તેઓ ઓછો ચાર્જ લે છે અથવા જો તમને લાગે છે કે તેઓ ૧૦ થી વધુ ચાર્જ લે છે તો શું તેઓ તેમની પાસે જશે આવશ્યક રીતે ઓછો ચાર્જ લો જેનો અર્થ એ છે કે તમે વિચારો છો કે તે નોડનું મૂલ્ય છે તે ખર્ચને આવશ્યકરીતે અંડર એસ્ટીમેટ કરી રહ્યું છે તો ચાલો આપણે આ ઉદાહરણ જોઈએ ચાલો આપણે કહીએ કે મારી પાસે ઓપનમાં ફક્ત બે નોડ્સ છે ચાલો આપણે તેમને A અને B કહીએ અને કહીએ કે આ તેમને મળેલો વાસ્તવિક માર્ગ છે અને આપણે કહીએ કે તેઓ ફક્ત વિચારને સમજાવવા માટે ગોલ થી માત્ર એક પગલું દૂર છે તેથી તે એજ છે કે તેઓ ફક્ત ઓપન થવાની સંભાવના છે ચાલો આપણે કહીએ કે આ ખર્ચ ફક્ત એક મેટર્સને સરળ બનાવવા માટે 100 છે ચાલો કહીએ કે આ ખર્ચ પણ 100 છે અને આપણે કહીએ કે આ ખર્ચ 40 છે અને આ કિંમત 50 છે જે એજ ની કિંમત છે A G એજ ની કિંમત 40 છે અને એજ B G ની કિંમત 50 છે તેથી આપણી પાસે શું છે અમારી પાસે આ 100 g બરાબર છે આ પણ g બરાબર છે અને તે વાસ્તવિક કિંમત છે જે અમે એમ નથી કહેતા કે તમે કહી શકો છો કે એનો H 40 છે અને h અલબત્ત આ કિસ્સામાં 50 છે જો ફક્ત એક એજ હોય તો તે મૂળભૂત રીતે એજની કિંમત પર પડે છે જ્યાં તે મને લાગે છે કે તે એક કરતા વધુ હોઈ શકે છે તો ચાલો આપણે આ બંને કાર્યોના ઉદાહરણો જોઈએ તેથી અમે કહીએ છીએ કે h1 ખર્ચ નો અનુમાન ઓછો લગાવે છે અને h2 ખર્ચ વધુ અંદાજવામાં આવે છે અને ચાલો આપણે એવા કાર્યો પસંદ કરીએ જે એ અર્થમાં ખૂબ સારી નથી કે તે બંને તમને ખોટી માહિતી આપી રહ્યા છે બંને તમને કહી રહ્યા છે કે b તેના કરતા લક્ષ્યની નજીક છે ચાલો જઈએ અમે તેની સાથે કામ કરીએ છીએ તેથી h 2 આપણે કહીએ છીએ કે h2 બરાબર છે તે ખરેખર 50 છે અમે કહીએ છીએ કે તે 70 છે અને h2 ખરેખર 40 છે પરંતુ અમે કહીએ છીએ કે તે 80 છે તેથી આનો અર્થ એ છે કે આ કાર્ય h2 જે એક હ્યુરિસ્ટિક કાર્ય છે તેથી યાદ રાખો કે અમે આ ઉદાહરણ આ બ્લોક ની દુનિયા સાથે કર્યું હતું જ્યાં અમે તેની ક્રિયાઓને વ્યાખ્યાયિત કરવાનો પ્રયાસ કર્યો હતો જ્યારે અમે જોયું કે તેમાંથી એક બીજા કરતા વધુ સારું છે તે હ્યુરિસ્ટિક કાર્યો ના બીજા પાસાને જોઈ રહ્યું છે જે તેમાંથી એકને ઓછું આંકી રહ્યું છે અને બીજાનું વધુ પડતું મૂલ્યાંકન કરી રહ્યું છે તેથી પહેલા આપણે એક ફંક્શન જોઈ રહ્યા છીએ જે ર્ચનો વધુ પડતો અંદાજ લગાવે છે જેનો અર્થ એ છે કે તે 50 છે પરંતુ આ ફંક્શન માટે તે 70 છે વાસ્તવિક કિંમત 40 છે પરંતુ આ કાર્ય વસ્તુ તે 80 છે તેથી વાસ્તવિક વ્યવહારમાં A લક્ષ્યની નજીક છે જેનો અર્થ એ છે કે આ ભાગ વધુ સારો હોવો જોઈએ પરંતુ આ કાર્ય વિચારશે કે B ગોલ ની નજીક છે કારણ કે અંદાજ છે કે તેમાં h2 70 છે જે 80 થી ઓછો છે તેથી f2 g હશે જે g છે જે સમાન છે તે 100 વત્તા 70 બરાબર 170 અને f2 100 વત્તા 80 બરાબર 180 છે તેથી યાદ રાખો કે અમે કહ્યું હતું કે મૂળભૂત રીતે આ અલ્ગોરિધમ A જે કરે છે તે આવશ્યકરીતે f મૂલ્ય પર ની પ્રાયોરિટી ક્યુ જાળવે છે તેથી આ નાના ઉદાહરણમાં ઓપન લિસ્ટ માં ફક્ત બે નોડ્સ છે એક A છે અને એક B છે તેણે નક્કી કરવું પડશે કે કયા નો ઉપયોગ કરવો તે f ના મૂલ્યો નો ઉપયોગ કરે છે f 2 એ 180 f 2 180 છે અને f2 170 છે તેથી તે આ નોડ પસંદ કરશે જેનો અર્થ એ છે કે કે હવે એવું કહેવામાં આવશે કે અહીંની એજને આરામ આપશે જેનો અર્થ એ છે કે તે g ની ગણતરી કરશે તો g2 એ g2 બરાબર છે અને વાસ્તવિક ખર્ચ આપણે કયો પસંદ કર્યો છે અમારી પાસે B પસંદ છે જે 50 છે તે સાચું છે વાસ્તવિક કિંમત હતી અથવા મને લખવા દો જે 50 છે જે વાસ્તવિક એજ કિંમત છે જે 100 વત્તા 50 બરાબર 150 છે અને h2 0 બરાબર છે આપણે માનીએ છીએ કે આપણું હ્યુરિસ્ટિક ફંકશન ઓછામાં ઓછું અમને કહી શકે છે કે શું આપણે લક્ષ્ય સુધી પહોંચી ગયા છીએ તેથી લક્ષ્ય પર હ્યુરિસ્ટિક મૂલ્ય 0 છે જેનો અર્થ એ છે કે f2 0 વત્તા 150 બરાબર 150 છે તો આપણી સર્ચ સ્પેસમાં શું થયું છે અમે S થી શરૂઆત કરી પછી અમારી પાસે આ બે માર્ગો હતા આ A છે આ B છે પછી અમારા અલ્ગોરિધમ h 2 એ B પસંદ કર્યું છે અને g નો માર્ગ શોધી કાઢ્યો છે પછી અમારી પાસે ઓપન બે નોડ છેA અને G A માટે નો અંદાજિત ખર્ચ અંદાજિત ખર્ચ નો અર્થ એ છે કે આ નોડ A મારફતે લક્ષ્ય પર જવાનો સંપૂર્ણ ખર્ચ 180 હોવાનો અંદાજ છે કારણ કે એમાંથી હ્યુરિસ્ટિક અંદાજ 80 છે અને A સુધીનો ખર્ચ 100 છે તો 100 પ્લસ 80 180 હોવાનો અંદાજ છે g નો અંદાજિત ખર્ચ 150 છે તેથી અહીં અમારી પાસે આ નોડ 150 સાથે છે અને આ નોડ 180 સાથે છે તેથી એલ્ગોરિધમ g પસંદ કરશે અને સમાપ્ત કરશે તે જ અલ્ગોરિધમ કે જેની અમે છેલ્લા લેકચર માં વાત કરી હતી જ્યારે સંપૂર્ણ પણે સુધારેલ ઉકેલ સૌથી સસ્તો બની જાય છે તે આપોઆપ આ પ્રાયોરિટી ક્યુમાં પસંદ કરવામાં આવશે અને પછી અલ્ગોરિધમ સમાપ્ત થઈ જશે તેથી આ માર્ગ શોધી કાઢશે ચાલો આપણે બીજો વિકલ્પ અજમાવીએ જે h1 છે તે તેથી આપણે કહીએ કે h1 50 છે પરંતુ હવે આપણે અંડરએસ્ટીમેટ કરી રહ્યા છીએ તો આપણે કહીએ કે તે 30 છે અને h1 40 છે તો ચાલો કહીએ કે તે 20 છે પરંતુ તે 40 છે પરંતુ અમે માનીએ છીએ કે આ કાર્ય માટે તે 30 છે તેથી જે રીતે h2 અને h1 બંને સમાન છે બંનેને લાગે છે કે B ગોલની નજીક છે એકમાત્ર તફાવત એ છે કે h2 ખર્ચને ઓવરએસ્ટીમેટ કરે છે અને h1 ખર્ચને અંડર એસ્ટીમેટ કરે છે તેથી જે પરિસ્થિતિમાં તમે f20100 120 અને f130 જોઈ શકો છો ફરીથી તે સમાન પરિસ્થિતિ છે આ અલ્ગોરિધમ મૂળભૂત રીતે તે 180 હતું તે 170 હતું અને તે 150 છે આ નવા અલ્ગોરિધમ f1 સાથે તે 130 છે અને તે 120 છે તેથી ફરીથી આ અલ્ગોરિધમ પહેલા B ને સિલેક્ટ કરશે પરંતુ B લીધા પછી હવે શું થશે તે B થી g સુધીની આ એજ ને આરામ આપશે જેની વાસ્તવિક કિંમત 50 છે તેથી g થી g અથવા g1 150 છે એનો મતલબ f1 150 ની બરાબર છે તેમને S થી B થી g સુધીનો માર્ગ મળ્યા પછી જુઓ કે બંને વાસ્તવિક કિંમત ખબર છે હવે h દ્વારા તેનો અનુમાન કરવામાં આવતુ નથી કારણ કે h 0 છે તેથી f1 અને f2 ની વાસ્તવિક કિંમત 150 હતી પરંતુ હવે તમે જોઈ શકો છો કે તે 150 ના સમાન ખર્ચ સાથે છે અને આ અલ્ગોરિધમ A1 એ g અને A વચ્ચે પસંદ કરવું પડશે તે જણાવે છે કે A નો અંડર એસ્ટીમેટ ખર્ચ 130 છે તેથી આ અલ્ગોરિધમ A લેશે અને જ્યારે તે A પસંદ કરશે ત્યારે તેને ડાયસ્ટ્રેટલ એલ્ગોરિધમની જેમ જ g ની સસ્તી કિંમત મળશે અને આ સસ્તી કિંમત 100 વત્તા 40 જે 140 છે તેથી આ ખર્ચમાં સુધારો થઈને 140 કરવામાં આવશે મૂળભૂત રીતે અંદાજિત ખર્ચ 170 હતો અને તે અહીં સુધારીને 150 થયો હતો તે 180 હતો જે ક્યારેય સુધારીને 150 થયો ન હતો અહીં તે 120 હતું જે સુધારીને 150 કરવામાં આવ્યું હતું પરંતુ જ્યારે આ વિસ્તૃત થયું ત્યારે તે ફરીથી સુધારીને 140 થઈ ગયું અને તે સમયે અમારી ઓપન લિસ્ટ માં આ એકમાત્ર ગોલ બાકી છે કારણ કે અમે A અને B બંને સાથે સમાપ્ત કર્યું છે અને ફક્ત g બાકી છે તેને 140ની કિંમત સાથે પસંદ કરવામાં આવશે જે શ્રેષ્ઠ ઉકેલ છે તેથી તમે જોઈ શકો છો કે h1 નો ઉપયોગ કરીને આપણે શ્રેષ્ઠ ઉકેલો શોધી શકીએ છીએ h2 નો ઉપયોગ કરીને આપણે શ્રેષ્ઠ ઉકેલો શોધી શકતા નથી પછી ભલે તેઓ બંનેને લાગતું હોય કે B વધુ સારો વિકલ્પ છે h2 નો ઉપયોગ કરીને અમે B પસંદ કર્યું અને પછી અમે ગોલ પસંદ કર્યું h1 નો ઉપયોગ કરીને અમે B પસંદ કર્યું પરંતુ પછી અમને A પસંદ કરવાની ફરજ પડી અને પછી અમને ગોલ પસંદ કરવાની ફરજ પડી તેથી અમને શ્રેષ્ઠ ખર્ચ મળ્યો તેથી આ તે માપદંડ છે જે આપણે શોધી રહ્યા છીએ જો h h કરતા નાનું હોય તો તેથી જો હ્યુરિસ્ટિક ફંક્શન ગોલની કિંમતને અંડરએસ્ટિમેટ કરે તો અલ્ગોરિધમ સ્વીકાર્ય છે તેથી ચાલો આપણે અલ્ગોરિધમનું સંપૂર્ણ વર્ણન કરીએ કારણ કે ત્યાં એક અથવા બે વસ્તુઓ છે જે બેસ્ટ ફર્સ્ટ સર્ચ એલ્ગોરિધમમાં નહોતી તેથી મારી પાસે ઝડપી વર્ણન છે અને પછી આપણે તે કરીશું અમે તેને ફરીથી આગામી લેકચર માં લઈશું તેથી અલ્ગોરિધમ સમાન છે સિવાય કે આપણે આ ખર્ચનો સ્પષ્ટ પણે ટ્રેક રાખીએ છીએ g નોડ n h નોડ n તેથી આગળ તેથી સ્ટેપ્સ ખૂબ સમાન છે તેથી હું અહીં ફક્ત રૂપરેખા લખીશ અને તમે વિગતો ભરી શકો છો તેથી હું ફક્ત ટૂંકમાં લખીશ ઓપન ને S મળે છે જેનો અર્થ એ છે કે ઓપન ને શરૂઆતની નોડ મળે છે પરંતુ અમે પેરેન્ટ્સ નોડ પર નજર રાખવા માંગીએ છીએ તેથી ચાલો આપણે અહીં લખીએ કે પેરેન્ટ્સ ઓફ S NIL છે અને h ની ગણતરી કરવામાં આવે છે આપણે હંમેશાં નોડ ના હ્યુરિસ્ટિક મૂલ્ય ની ગણતરી કરી શકીએ છીએ તેથી સિદ્ધાંત મુજબ આપણે હ્યુરિસ્ટિક મૂલ્ય ની ગણતરી કરીએ છીએ અને અમે કલોઝ ને NIL થી ઇનાસીઅલાઈઝ કરીએ છીએ કારણ કે અમે અગાઉ સ્વીકાર્યું છે કે અહીં અમે આ નોડ ની જોડી ને બદલે આ પેરેન્ટ્સ નોડ ના મૂળભૂત મુદ્દા વિશે વાત કરી છે જેનો આપણે અગાઉ ઉપયોગ કરી ચુક્યા છે તે ખરેખર મહત્વનું નથી તેથી જો ઓપનપહેલાની જેમ NIL ન હોય તો શ્રેષ્ઠ નોડ n પસંદ કરો અને તેને કલોઝ માં ઉમેરો હું ફક્ત તેની રૂપરેખા લખું છું હું આ નોડ n સાથે તમે શું કરો છો તે ભાગ પર ધ્યાન કેન્દ્રિત કરવા માંગુ છું તેથી જો n જો હું જૂની પરિભાષા નો ઉપયોગ કરું જો ગોલ ટેસ્ટ n તો પાથ n ને રિકન્સ્ટ્રક્શન કરવું પડશે તેથી અમે માનીએ છીએ કે આપણે માર્ગ શોધી શકીએ છીએ અને માર્ગનું પુનર્નિર્માણ કરી શકીએ છીએ તેથી તે બધું અગાઉ સર્ચ એલ્ગોરિધમમાં કર્યું હતું તે જ છે અન્યથા સકસેસર movegen બરાબર થશે તેથી આપણી પાસે એક જ કાર્ય છે અમે સકસેસરમાં દરેક m માટે અગાઉ વ્યાખ્યાયિત કર્યું છે અને દરેક એમ માટે અમે નીચે મુજબ કરીએ છીએ તેથી હું આ અલ્ગોરિધમ જ્યાં કામ કરે છે તે પરિસ્થિતિને પણ સ્થાન આપું છું તેથી તે S છે અને પછી ક્યાંક અમારી પાસે આ ઓપન લિસ્ટ છે તે ઓપન નોડ્સનો સમૂહ છે અને અમને કહો કે આ નોડ n અહીં આવશ્યક રીતે છે તેથી મેં જે રેખા દોરી તે ઓપન લિસ્ટનું પ્રતિનિધિત્વ કરે છે અને અમે સૌથી ઓછી f કિંમત વાળા કેટલાક નોડ્સ પસંદ કર્યા છે હું શ્રેષ્ઠ નોડ n કહ્યું છે અને શ્રેષ્ઠ રીતે મારો મતલબ સૌથી નીચું f મૂલ્ય અને fgh અને તે ગોલ નોડ ન હતું તેથી અમે સકસેસર જનરેટ કરીએ છીએ તેથી અમે કહીએ છીએ કે આ n ના સકસેસર છે જો તમે કહેવા માંગો છો અથવા ત્યાંથી બધા પડોશીઓ પહોંચી શકાય છે હવે તમે જોઈ શકો છો કે અહીં ત્રણ પ્રકારના નોડ્સ છે તે એક પ્રકાર છે જે પહેલેથી જ ઓપન લિસ્ટ માં છે તેથી આ બંનેનો અર્થ એ છે કે તેઓ પહેલેથી જ ઓપન છે કેટલાક એવા છે જે પહેલેથી જ કલોઝ છે અને કેટલાક એવા છે જે નવા છે આ એક તે નવા નોડ્સનું પ્રતિનિધિત્વ કરે છે તેથી દરેક M માટે કેસ 1 m ઓપન અને ક્લોઝ માં નથી જેનો અર્થ એ છે કે હું અહીં વાત કરી રહ્યો છું તે નોડ છે તે એક નવો નોડ છે જે અગાઉ જોવા મળ્યો ન હતો મૂળભૂત રીતે અમે તેને અમારા સર્ચ સ્પેસ માં ઉમેરવા માંગીએ છીએ તેથી આપણે શું કહીએ છીએ આપણે જે કહીએ છીએ તે h ની ગણતરી કરી ને તેને ઉમેરો તેથી આપણી પાસે કેટલીક હ્યુરિસ્ટિક ફંકશન છે જેનો આપણે ઉપયોગ કરીએ છીએ પછી આપણે કહીએ છીએ કે m ના પેરેન્ટ્સ n અને અને g g km n| હું કોસ્ટ ફંકશન તરીકે k નો ઉપયોગ કરું છું તો k n m એ એજ ની કિંમત છે જે n થી m સુધી જઈ રહી છે તો અમે કિંમત અપડેટ કરીએ અથવા શોધીએ કે g બરાબર g છે પેરેન્ટ્સ નું g મૂલ્ય બરાબર તે જ રીતે છે જે અમે આ બ્રાન્ચ અને બાઉન્ડ માં કરતા હતા અને પછી અમે n ની ગણતરી કરીએ છીએ અને અમે કહીએ છીએ કે n ને ઓપન માં ઉમેરીએ છે તેથી ત્રણ કેસ છે પહેલો કિસ્સો એ છે કે જ્યારે m નવો નોડ છે તેથી અમે તેની એજ ના મૂલ્યની ગણતરી કરીએ છીએ અમે તેના g મૂલ્યની ગણતરી કરીએ છીએ જેનો અર્થ એ છે કે આપણે તેના f મૂલ્યની ગણતરી કરી શકીએ છીએ અમે m ના પોઇન્ટરને તેના પેરેન્ટ્સ તરીકે ચિહ્નિત કરીએ છીએ કે તે માંથી આવ્યું છે અને તેને આવશ્યકરીતે ઓપન લિસ્ટ માં માટે ઉમેરીએ છીએ હવે પછીનો કેસ કે જે આપણે જોવા માંગીએ છીએ તે એ છે કે જ્યારે તે પહેલેથી જ ઓપન હોય કેસ 2 m ઓપન માં છે તેનો અર્થ એ છે કે અમને અહીં આ એજ મળી છે તેથી અમે આ બંને કેસને બાજુ પર મૂકીશું તેથી હવે જો તે આ બંનેમાંથી એક હતું તો તેનો અર્થ એ છે કે તે પહેલેથી જ ઓપન માં છે જેનો અર્થ એ છે કે તેની પાસે પહેલેથી જ g મૂલ્ય અને h મૂલ્ય અને પેરેન્ટ્સ પોઇન્ટ છે તેથી આ n હમણાં જ લંબાવવામાં આવ્યું છે તેથી પહેલા તે અમને આ કહેવાની દલીલ તરફ ઇશારો કરી રહ્યું હતું અમે કહીએ છીએ કે તે આ છે અને તે આ તરફ ઇશારો કરી રહ્યો હતો તેથી આપણે આવા નોડ્સ માટે શું કરીએ છીએ અથવા આપણે શું કરવા માંગીએ છીએ અમે જોવા માંગીએ છીએ કે શું આપણે તે નોડ માટે સસ્તો રસ્તો શોધી કાઢ્યો છે બરાબર અમારી પાસે પહેલેથી જ આ નોડ m નો માર્ગ છે તે નોડ્સના કેટલાક ક્રમમાંથી આવી રહ્યો છે હંમેશાં યાદ રાખો કે તે પેરેન્ટ્સ પોઇન્ટ છે તેથી તેની પાસે પહેલેથી જ g મૂલ્ય અને h મૂલ્ય પણ છે તેથી જો m ઓપન માં હોય તો આપણે ચેક કરીએ છીએ કે શું g પ્લસ આ મૂલ્ય Anm આ મૂલ્ય શું છે આ નોડ m માટે અમને એક નવી કિંમત મળી છે આ નોડ m પહેલેથી જ ઓપન માં હતું જો તે m માટે પહેલેથી સંગ્રહિત ખર્ચ કરતા ઓછો હોય તો યાદ રાખો કે તે બધું ઓપન છે આ માટે તે મૂલ્ય g હોવું જોઈએ પરંતુ જો આ નવી કિંમત જે અમને મળી છે તે જૂની કિંમત કરતા વધુ સારી છે તો આપણી પાસે પોઇન્ટર ના કેટલાક રીડિંગ્સ છે જે એમના પેરેન્ટ્સ n છે અને g આ મૂલ્ય બની જાય છે અને ચોક્કસપણે આ બધામાંથી h બિલકુલ બદલાતું નથી કારણ કે તે ફક્ત તે નોડની પ્રોપર્ટી છે તે તે માર્ગની પ્રોપર્ટી નથી આપણ ને આ નોડ શોધી આપે છે તેથી આ બે કેસ છે નવા નોડ્સ માટેનો કેસ અમે તેમને ગ્રાફમાં ઉમેરીએ છીએ અને જ્યારે તમે પેરેન્ટ્સ પોઇન્ટર બનાવો છો ત્યારે મૂલ્ય g ની ગણતરી કરો h મૂલ્યની ગણતરી કરો f મૂલ્યની ગણતરી કરો જો આપણે ઓપન માં નોડ નો નવો રસ્તો શોધી કાઢ્યો હોય તો આપણે તપાસવાની જરૂર છે કે શું આ માર્ગ આપણે અહીં જે કરી રહ્યા છીએ તેના કરતા વધુ સારો છે જો તે પેરેન્ટ્સ પોઇન્ટર પર હોય g મૂલ્ય વાંચવા અને ફરીથી સબમિટ કરવા કરતાં વધુ સારું તેથી આ તે છે જ્યાં આપણે g વેલ્યુ ને ફરીથી વાંચી રહ્યા છીએ આ તે છે જ્યાં આપણે પેરેન્ટ પોઇન્ટર વાંચી રહ્યા છીએ અને પછી ચોક્કસપણે નવી જી કિંમતને ધ્યાનમાં લેવી કેસ ૩ m કલોઝ માં છે જેનો અર્થ એ છે કે અમે m ની મુલાકાત લીધી હતી અને mn ના ચાઈલ્ડ નોડ જનરેટ કર્યા હતા તેથી ચાલો આપણે આને એક કેસ તરીકે લઈએ તેથી આપણે કહીએ છીએ કે હવે તે m છે જેનો અર્થ એ છે કે તે પહેલેથી જ જનરેટ થયેલો હતો જેનો અર્થ એ છે કે તે અન્ય ચાઈલ્ડ નોડ જનરેટ કરી શકે છે તેથી હું અહીં એક અલગ રંગનો ઉપયોગ કરું છું તેથી તે નોડ m નો ચાઈલ્ડ નોડ હોઈ શકે છે અને જેને પોતાના ચાઈલ્ડ નોડ હોઈ શકે છે અહીં કંઈ પણ શક્ય છે ઓપન લિસ્ટ અને કલોઝ લિસ્ટ માં નોડ વચ્ચેનો તફાવત એ છે કે કલોઝ લિસ્ટ ના નોડ પર તેમના પોતાના ચાઈલ્ડ નોડ હોઈ શકે છે તેથી આ જાંબલી નોડ્સ m નોડ ના ચાઈલ્ડ નોડ નું પ્રતિનિધિત્વ કરે છે તેથી જો હું પ્રથમ અભ્યાસક્રમની નજીક છું તો આપણે પણ તે જ કરવું પડશે જે અમે કેસ ૨ માટે કર્યું હતું તેથી પહેલા હું કેસ ૨ ની જેમ કરીશ જેનો અર્થ એ છે કે અમારી પાસે આ નોડ માં આ નોડ m છે એમનો વધુ સારો માર્ગ મળી આવ્યો છે મૂળભૂત રીતે આ m પાસે કેટલાક અન્ય પોઇન્ટર્સ હતા ચાલો આપણે આ પોઇન્ટર કહીએ તેથી યાદ રાખો કે આ પેરેન્ટ્સ નોડ તરફ ઇશારો કરવામાં આવે છે તેથી m અહીં તેના પેરેન્ટ નોડ તરફ ઇશારો કરી રહ્યો હતો અને જો આપણે m નો વધુ સારો રસ્તો શોધીએ તો આપણે આ પોઇન્ટરને અહીં ખસેડવો પડશે અને એમ પણ કહેવાનું છે કે આ નવા પેરેન્ટસ છે જેમ અમે n માટે કર્યું હતું તે જ રીતે જેમ કે આ નોડ પહેલા આ તરફ નિર્દેશ કરે છે પરંતુ હવે અમે તેને દૂર કરી દીધું છે અને અમે કહ્યું છે કે જો આપણે નજીકના નોડ્સ માટે પણ તે જ રીતે વધુ સારો માર્ગ શોધી કાઢ્યો હોય તો આ એક નવો પોઇન્ટર છે તેથી જો ૨ હોય તો કરો તેથી જો મને તેનો ઉપયોગ કરવા દઉં તો હું વધુ સારો રસ્તો શોધી શકું છું જેનો મૂળ અર્થ એ છે કે આ પરિસ્થિતિ g k n m કરતા વધુ સારી છે તે તે સમયે એમના જૂના મૂલ્યના g કરતા ઓછું છે તેથી હકીકતમાં મારે આ કરવું જોઈએ પછી કેસ ૨ જેવા પોઇન્ટર પેરેન્ટ પોઇન્ટરને ફરીથી એડજસ્ટ કરવું જોઈએ g મૂલ્યને વાંચવું જોઈએ પરંતુ હવે g મૂલ્ય બદલવું જોઈએ તેથી જો g મને કહેવા દો કે જૂનું મૂલ્ય 50 બરાબર છે તો આપણે એક ઉદાહરણ લેવાની જરૂર છે અને જો g ને નવું મૂલ્ય મળે જેને આપણે g 10 કહીએ છીએ અને ધારો કે g 20 10 જે 30 બરાબર છે તેથી જો જૂનું મૂલ્ય 50 હતું અને નવું મૂલ્ય 30 હતું તો અમે આ m માટે એક નવો માર્ગ શોધી કાઢ્યો છે જે જૂના માર્ગ કરતા 20 એકમ સસ્તો છે જેનો અર્થ એ છે કે અન્ય નોડ્સ માંથી પસાર થવા માટે આપણે તેમાંથી પસાર થવું જોઈએ તે તમામ માર્ગોમાં સુધારો કરવો જોઈએ તેથી તમારે આની કિંમત 20 ઘટાડવી પડશે અને તેની કિંમત 20 ઘટાડવી પડશે અને પછી તો ચાલુ જ તેથી હું ફક્ત આ લખીશ અને m ની નીચે સબ ટ્રી ના ખર્ચમાં સુધારા કરીશ અમે તેને કેવી રીતે કરી શકીએ તમે ડેપ્થ ફર્સ્ટ સર્ચ અથવા એવું કંઈક કરો છો તમે કરી શકો છો આ જાંબલી ટ્રી નું રુટ m છે જેનો અર્થ એ છે કે ટ્રી નો આ ભાગ આ નોડ ને આ નોડ સુધી છે તેમના માટે ખર્ચમાં સુધારો જરૂરી હોવો જોઈએ તેથી જો તમે કલોઝ નોડ માટે નવો રસ્તો શોધી કાઢ્યો હોય તો આ ત્રીજો કેસ છે કલોઝ નોડ નો વધુ સારો માર્ગ પછી તે સુધારો આવશ્યકરીતે તે નોડના ચાઈલ્ડ નોડ માટે પસાર કરવું પડશે જે ડિજિક્સ્ટ્રામાં નહોતું મેં ઉલ્લેખ કર્યો જ્યારે અમે ડિજિક્સ્ટ્રા એલ્ગોરિધમ માં ડિજિક્સ્ટ્રા વિશે વાત કરી રહ્યા હતા કે જો તમે અલ્ગોરિધમમાં નોડ માટે ડિજિક્સ્ટ્રા કરો છો જો તમે રસ્તો શોધી કાઢ્યો હોય તો તમે ત્યાં નો શ્રેષ્ઠ માર્ગ શોધી કાઢ્યો છે પરંતુ A માં તે આવશ્યક રીતે નથી અમે જે ઉદાહરણ જોયું છે તેમાં જોયું છે જો તમે g નો રસ્તો શોધી કાઢો જે નોડ B મારફતે હતો જે વધુ ખર્ચાળ માર્ગ હતો તેથી તમારી પાસે તે નોડમાંથી એક નવો માર્ગ છે તમે રસ્તો શોધી શકો છો અને તે નોડ્સ અને કલોઝ નોડ માટે પણ શક્ય છે તમે સરળતાથી ઉદાહરણ બનાવી શકો છો તેથી આપણે આ વધારાના પગલાની જરૂર છે કે જો આપણે વધુ સારો માર્ગ શોધી કાઢ્યો હોય તેથી આપણે અગાઉ વિસ્તૃત થઈ ચૂક્યા છીએ તે માટે આપણે તેમના ચાઈલ્ડ માં આ સુધારાનો પ્રચાર કરવાની જરૂર છે તેથી જે કેસ 2 કરતા થોડું વધુ કામ છે અને અહીં ના તે બધું છે અને સુધારવા માટે m ઉમેરો તેથી જ્યારે હ્યુરિસ્ટિક ફંક્શન ગોલ ની કિંમતને અંડરએસ્ટિમેટ કરે છે ત્યારે આ અલ્ગોરિધમને A કહેવામાં આવે છે અને તે આવશ્યક રીતે સ્વીકાર્ય છે પછીના લેકચર માં જ્યારે આપણે મળીશું ત્યારે આપણે સાબિત કરીશું કે તે સ્વીકાર્ય છે તેથી આ એવા કેટલાક કિસ્સાઓમાંનો એક છે જ્યાં આપણે સ્વીકાર્યતાનો ઔપચારિક પુરાવો આપીશું કારણ કે A ખૂબ જ જાણીતો અને ઘણીવાર ઉપયોગમાં લેવાતો અલ્ગોરિધમ છે પરંતુ સ્વીકાર્યતા માટે આ એકમાત્ર શરત નથી મારો મતલબ છે કે આ માત્ર હ્યુરિસ્ટિક ફંકશન ના સંદર્ભમાં જ શરત હતી તેથી આજે આપણે એક ઉદાહરણ સાથે જે બતાવ્યું છે કે જો કોઈ હ્યુરિસ્ટિક ફંકશન ગોલ ની કિંમતને અંડરએસ્ટિમેટ કરે છે તો અલ્ગોરિધમ સ્વીકાર્ય છે અને તમે બ્રાન્ચ એન્ડ બાઉન્ડ એ A નો એક વિશેષ કિસ્સો છે જ્યાં h હંમેશાં ૦ હોય છે તેથી જ અમે કહ્યું હતું કે તમે આને અંદાજિત ખર્ચ તરીકે વિચારી શકો છો જો તમે ફક્ત ધારો છો કે દરેક નોડ માટે h 0 છે તો આ અલ્ગોરિધમ બ્રાન્ચ એન્ડ બાઉન્ડ બની જાય છે પરંતુ આ એકમાત્ર શરત નથી તેથી હું ઇચ્છું છું કે તમે જે કરો તે ફક્ત કલ્પના કરો તેથી A ખરેખર કેટલાક લોકો તેને ગ્રાફ સર્ચ કહે છે તે એક વેઈટેડ ગ્રાફ છે અને તમારે A નોડથી B નોડ સુધી ઓછામાં ઓછો ખર્ચ નો માર્ગ શોધવો પડશે અમે કેટલીક સરળ ધારણાઓ કરીએ છીએ પરંતુ તે એક અર્થમાં ડિજક્સ્ટ્રા અલ્ગોરિધમથી અલગ છે અને ડિજક્સ્ટ્રા એલ્ગોરિધમ માને છે તે આખો ગ્રાફ તમને ઉપલબ્ધ છે અને તે અર્થમાં એક પ્રકારનો જૂનો છે કે તે આવશ્યકરીતે એક જ સ્ત્રોતમાંથી દરેક અન્ય નોડ નો સૌથી ટૂંકો માર્ગ શોધે છે અમને દરેક અન્ય નોડમાં રસ નથી અમને ફક્ત આપેલા ગોલ નોડ માટે રસ્તો શોધવામાં રસ છે અને અમારી પાસે ગ્રાફ ઉપલબ્ધ નથી જેવું અમે કંઈક કરવા માટે ગયા આ મૂવજેન ફંક્શન તાત્કાલિક ગ્રાફ જનરેટ કરે છે જ્યારે આપણે મૂવજેન ફંક્શનનો ઉપયોગ કરીએ છીએ ત્યારે ગ્રાફ જનરેટ થાય છે તેથી આપણે કેટલાક નોડથી શરૂઆત કરીએ છીએ અમે ગ્રાફમાં વધુ નોડ્સ ઉમેરતા રહીએ છીએ અને પછી અમે તેની સાથે કામ કરીએ છીએ A ડિજકસ્ટ્રાનું અલ્ગોરિધમથી થોડું અલગ છે તે હ્યુરિસ્ટિક ફંક્શન ડાયસ્ટ્રેટલ એલ્ગોરિધમના આ વિચારનો પણ ઉપયોગ કરે છે એલ્ગોરિધમને તે કરવાની જરૂર નહોતી કારણ કે તે કોઈપણ રીતે ગ્રાફમાં તમામ નોડ્સ માટે ટૂંકો માર્ગ શોધવા જઈ રહ્યો હતો તેના મનમાં કોઈ ગોલ નહોતું A ના મનમાં એક ગોલ છે જો તમે કહેવા માંગો છો કે તેના મનમાં એક ગોલ છે અને તેથી તે હ્યુરિસ્ટિક ફંકશન ના ઉપયોગથી લાભ કરે છે અને જો હ્યુરિસ્ટિક ફંકશન કાર્યને અંડરએસ્ટીમેટ કરતુ હોય તો તે સ્વીકારવાની માટેની શરતોમાંની એક છે તેથી હું વિચારવા માંગતો હતો કે સ્વીકાર્યતા માટે તમારે બીજી કઈ શરતોની જરૂર પડી શકે છે ફક્ત કલ્પના કરો કે આ કેટલાક ઓબીટરી ગ્રાફ છે આવી સમસ્યાના કેટલાક ગ્રાફ તમને આપવામાં આવે છે અને તમે કઈ પરિસ્થિતિઓમાં આ અલ્ગોરિધમ થી શ્રેષ્ઠ માર્ગ મળશે અમે તેને આગામી વર્ગમાં લઈ જઈશું અમે આવશ્યકરીતે ઔપચારિક પુરાવો આપીશું પછી આપણે તે કરીશું કે આપણે ફરીથી ઔપચારિક રીતે હ્યુરિસ્ટિક ફંકશન ની તુલના કરીશું અને બતાવીશું કે હ્યુરિસ્ટિક ફંકશન છે જે વધુ માહિતગાર છે કે તેઓ ઓછી શોધ કરે છે તેથી યાદ રાખો કે જ્યારે અમે બ્રાન્ચ એન્ડ બાઉન્ડ વિશે વાત કરી રહ્યા હતા ત્યારે આપણે કહીએ છીએ કે આ અંદાજ શક્ય તેટલો ઊંચો હોવો જોઈએ તે ઓછી બાઉન્ડ હોવા છતાં નીચી મર્યાદા હોવી જોઈએ પરંતુ તે શક્ય તેટલી ઊંચી હોવી જોઈએ અને આપણે ઔપચારિક રીતે અંદાજ મુજબ એલ્ગોરિધમ સમાપ્ત થાય તે પહેલાં શોધાયેલા નોડ્સની સંખ્યા જેટલી ઓછી હશે અમે આગામી લેકચર માં આ બે ઔપચારિક વસ્તુઓ કરીશું તેથી અમે અહીં અટકીશું